આગળ પેપર ઇન્સ્યુલેટેડ કેબલ્સ છે તેથી કેબલ માટેની આકૃતિ અને અન્ય વસ્તુ હું તમને ફક્ત પુસ્તકમાંથી જ બતાવીશપરંતુ પછીથી તેથી પેપર એ સૌથી મહત્વપૂર્ણ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે જેનો ઉપયોગ 500 kV રેટિંગ સુધીના પાવર કેબલ્સના ઉત્પાદનમાં થાય છે તેથી આ પેપર ઇન્સ્યુલેટેડ કેબલ્સ ખૂબ સામાન્ય છે એટલે કે પેપર ઇન્સ્યુલેશનના ફાયદા માં શ્રેષ્ઠ ઉષ્ણ વાહકતા ઉચ્ચ તાપમાનનો સામનો કરવાની ક્ષમતા ટકાઉપણું પછી ઉચ્ચ ડાઇલેક્ટ્રિક તાકાત ઓછી કિંમત અને ઓછા ઇલેક્ટ્રોસ્ટેટિક કેપેસિટીન્સ સમાવેશ થાય છે તેથી પેપર ઇન્સ્યુલેશન ના આ ફાયદા છે અને કંડક્ટર પર ઇન્સ્યુલેશન પૂરું પાડવા માટે કાગળની ટેપને જ્યાં સુધી જરૂરી જાડાઈ ન આવે ત્યાં સુધી કંડક્ટર ઉપર લપેટવામાં આવે છે ત્યાર પછી તેને સૂકવવામાં આવે છે અને ઇન્સ્યુલેટીંગ કમ્પાઉન્ડથી ઈમપ્રેગ્નેટેડ કરવામાં આવે છે અહીં કેબલ બનાવવાની પ્રક્રિયા સરળ નથી તેથી જ કેબલ ખૂબ ખર્ચાળ હોય છે તેથી પુનરાવર્તન કરો કે આ પેપર ઇન્સ્યુલેશનમાં ઉત્તમ ઉષ્ણ વાહકતા પછી ઉચ્ચ તાપમાન ટકાઉપણું ઉચ્ચ ડાઇલેક્ટ્રિક તાકાત ઓછી કિંમત અને ઓછી ઇલેક્ટ્રોસ્ટેટિક કેપેસિટીન્સનો સામનો કરવાની ક્ષમતા છે ઇન્સ્યુલેટીંગ કમ્પાઉન્ડ્સમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન ગુણધર્મ પછી ઉચ્ચ વીસ્કોસીટી તાપમાને સામાન્ય 50 થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચા વીસ્કોસીટી માં ઈમપ્રેગ્નેશન તાપમાને જે 105 થી 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે વીસ્કોસીટી માં સરળ ફેરફાર અને થર્મલ વિસ્તરણના ખૂબ ઓછા ગુણાંકમાં હોવું જરૂરી છે તેથી આ ઇન્સ્યુલેટીંગ કમ્પાઉન્ડ્સ ખાસ કરીને થર્મલ વિસ્તરણના ખૂબ ઓછા ગુણાંક માં હોવા જરૂરી છે બધાં ઇન્સ્યુલેટીંગ કમ્પાઉન્ડ્સ પેરાફિનિક અથવા નેફિથિક ખનિજ તેલ પર આધારિત હોય છે ઘણી વખત અશુદ્ધ ગુણવત્તા સુધારવા માટે રેઝિનને ઉમેરવામાં આવે છે કારણ કે તૈયાર થયેલ કેબલમાં કોઈ પણ હવાની જગ્યા ન હોવી તે મહત્વનું છે તેનો અર્થ એ કે જ્યારે કેબલ તૈયાર થાય ત્યારે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં નહીતો પછી તે સમસ્યા ઊભી કરશે તેથી ત્યાં કંઈપણ હોવું ન જોઈએ તેથી પેપર ઇન્સ્યુલેશનના ઈમપ્રેગ્નેશન થી તેનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 3 5 થી 10 80 સુધી વધે છે તેનો અર્થ એ છે અને જે મને લાગે છે તે જ તેનો ફાયદો છે એટલે કે 3 5 ની જગ્યાએ લગભગ 3 5 થી 10 80 સુધી હોય છે પેપર ઇન્સ્યુલેશનનું ડાઇલેક્ટ્રિક કોનસ્ટંટ આશરે 3 6 છે બીજી વસ્તુ એ છે કે ઇન્સ્યુલેશનની જાડાઈ એ યાંત્રિક અને વિદ્યુત આવશ્યકતાઓ પર આધારીત છે જે તેને સેવામાં ટકી રાખવામાં ઉપયોગિ રહે છે તે વોલ્ટેજ સ્તર પર પણ આધારિત છે જાડાઈ યાંત્રિક અને વિદ્યુત આવશ્યકતાઓ પર આધારિત છે તેથી તેની સેવામાં ટકી રહેવું તે તેના વોલ્ટેજ સ્તર પર નિર્ભર કરે છે કે તમે એક જ કોર અથવા થ્રી કોર કેવી રીતે કરો છો તેથી ઓછા વોલ્ટેજના કેબલ્સ એટલે કે 1kV કરતા ઓછા રેટિંગમાં યાંત્રિક ઉપચારને પહોંચી વળવા માટે પૂરતી ઇન્સ્યુલેશન જાડાઈ હોવી જોઈએ જે ઉત્પાદકની સ્થાપના અને સેવા દરમિયાન કેબલ પસાર કરી શકે છે તેથી આ અમુક વસ્તુઓ છે ઉચ્ચ વોલ્ટેજ પર ઇન્સ્યુલેશનની જાડાઈ વિદ્યુત આવશ્યકતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે ખાસ કરીને વોલ્ટેજ સ્તર આગળ એક આકૃતિ છે હું પછીથી બતાવીશ આગળ શીથ આર્મર અને આવરણ છે તેથી સામાન્ય રીતે કેબલ ઇન્સ્યુલેશન પર ધાતુની આવરણ આપવામાં આવે છે જેથી ભેજ ઇન્સ્યુલેશનને અસર કરી શકશે નહીં અને યાંત્રિક નુકસાનથી પણ ઇન્સ્યુલેશનનું રક્ષણ કરી શકશે તેથી જ કેબલ ઇન્સ્યુલેશન પર ધાતુની આવરણ આપવામાં આવે છે પ્રથમ કંડકટર ઇન્સ્યુલેશન અને પછી ધાતુની આવરણ આપવામાં આવે છે ધાતુનું આવરણ શું છે તે આપણે પછી જોશું ઇન્સ્યુલેશનને યાંત્રિક નુકસાનથી પણ બચાવવું પડશે ધાતુએ આવરણ માટે જરૂરી છે કારણ કે કોઈ પણ કાર્બનિક પદાર્થ ભેજ ને પૂરતા અસર કરતા નથી લીડ આવરણ માટે યોગ્ય સામગ્રી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી પરંતુ પછીથી આપણે જોઈશું કે એલ્યુમિનિયમની તુલનામાં લીડ ખૂબ જ વધારે ચોક્કસ ગુરુત્વાકર્ષણ ધરાવે છે તેથી લીડ ના આવરણનો મુખ્ય ફાયદો કે તેઓ લીડ પ્રેસમાં બનાવે છે જે સરખામણીમાં સરળ પડે છે બીજું તે પરિવર્તન અને કાટ સામે ઉચ્ચ પ્રતિકારક શક્તિ ધરાવે છે આ બધા તેના ફાયદા છે ગેરફાયદા માં મોટા જથ્થો કારણ કે લીડ ની ચોક્કસ ગુરુત્વાકર્ષણ 11 37 છે ઓછી યાંત્રિક તાકાત અને પ્રવાહીતા અને કંપન માટે ઓછી પ્રતિકારક શક્તિ ધરાવે છે આ લીડના ગેરફાયદા છે લીડ આવરણ માં એલોયિંગ મિશ્રણ ઉમેરીને તેની કઠિનતા યાંત્રિક તાકાત અને કંપન માટેની પ્રતિકારક શક્તિ માં નોંધપાત્ર વધારો કરી શકાય છે જેમાં તમારે કેટલાક પ્રકાર નું તાંબુ ટીન અથવા બિસ્મથને મિશ્રિત કરવું પડશે જેથી પછી તેની યાંત્રિક તાકાત અને લીડના સ્પંદન સામે પ્રતિકાર શક્તિ માં સતત વધારો થશે તેનો અર્થ એ કે લગભગ 1 ટકા કોપર અથવા ટીન અથવા બિસ્મથ ધરાવતા લીડના ઘણા એલોય્સનો ઉપયોગ આવરણ માટે કરી શકાય છે પરંતુ હવે એલ્યુમિનિયમ શીથિંગ મટિરિયલ તરીકે વધુને વધુ વપરાય છે એલ્યુમિનિયમ આવરણોમાં લીડના આવરણો કરતાં ઘણી વધારે યાંત્રિક શક્તિ હોય છે નીચા વજનની ગુરુત્વાકર્ષણ માત્ર 2 71 છે જે તમારા લીડ નો આશરે પાંચમો ભાગ છે અને ઓછી પ્રવાહીતા છે એલ્યુમિનિયમના આવરણનો ખર્ચ લીડના આવરણો કરતાં લગભગ 3 5 ગણો ઓછો છે તેથી એલ્યુમિનિયમ માટે ખર્ચ પણ ઓછો થાય છે તેથી તેનો અર્થ એ કે કેબલ માટે ઘણા બધા ઘટકો એક પછી એક છે આકૃતિ હું તમને પછીથી બતાવીશ કે વસ્તુ કેવી છે તેથી યાંત્રિક નુકસાનની સામે આવરણને સુરક્ષિત કરવા માટે સ્ટીલ ટેપ અથવા વાયર આર્મર જરૂરી છે અહીં આપણે શીથ માટે ઇન્સ્યુલેશનનું રક્ષણ કરી રહ્યા છીએ જે તેને યાંત્રિક નુકસાન સામે આવરણને બચાવવા માટે સ્ટીલ ટેપ અથવા વાયર આર્મર જરૂરી છે તેનો અર્થ એ કે બીજી વાર તમારે એક પછી એક સ્ટીલ ટેપ અથવા વાયરનો ઉપયોગ કરવો પડશે તેથી સ્ટીલની ટેપ ડુંગળી ની જેવી લાગશે તેથી સ્ટીલ ટેપ આર્મર માં પ્રિઝર્વેટિવ કમ્પાઉન્ડ સાથે 2 સ્ટીલ ટેપ આવરણ હોય છે તે અંદરના પડ વચ્ચેની જગ્યાઓ આવરી લેતા બાહ્ય પડને તંતુમય અસ્તર પર સમાન દિશામાં ગોળાકાર રીતે લાગુ પડે છે આ યાંત્રિક નુકસાન સામે સારું રક્ષણ પૂરું પાડે છે પરંતુ જ્યાં ઇન્સ્ટોલેશન દરમ્યાન અથવા વધારાના રેખાંશિક તનાવ આવી શકે છે ત્યાં સ્ટીલ વાયર આર્મર વાપરવાની વધુ ભલામણ કરવામાં આવે છે તેથી શરૂઆતમાં જો હું તમને આકૃતિ બતાવીશ તો આ બધી બાબતો કહેવી શક્ય નથી તેથી સ્ટીલ વાયર આર્મર માં ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલના વાયર હોય છે જેના ઉપર કમ્પાઉન્ડ બેડિંગ લાગુ પાડેલ હોય છે હવે ડબલ વાયર આર્મર નો ઉપયોગ ઉચ્ચ ડિગ્રીની યાંત્રિક સુરક્ષા માટે થાય છે પરંતુ ખર્ચમાં વધારો થશે એસી સિસ્ટમ માટે સિંગલ કોર કેબલ સામાન્ય રીતે આર્મર સાથે પૂરી પાડવામાં આવતી નથી કારણ કે તેની અસર નુકસાન વધારવામાં થાય છે એટલે કે નુકસાન વધુ થશે પાછળથી આપણે આ બધી બાબતો આવરીશું આ કેબલ્સમાં પ્લાસ્ટિક અથવા પીવીસી ઓવરશેથનો ઉપયોગ યાંત્રિક સુરક્ષા માટે થાય છે તેથી કાટ ને અટકાવવા માટે પાવર કેબલ્સ સામાન્ય રીતે બિટ્યુમેન ઈમપ્રેગ્નેટેડ તંતુમય રેપિંગ આપીને સુરક્ષિત કરવામાં આવે છે તેથી આ અમુક વસ્તુઓ છે પરંતુ આગળ સામાન્ય રીતે આવા આવરણના 2 પડ પૂરા પાડવામાં આવે છે શીથ ઉપર એક પડ એટલે કે આર્મર ની અંદરની બાજુએ અને બીજું પડ આર્મર ની ઉપર હવે કેબલના આ વર્ગીકરણ પહેલાં હું તમને એક આકૃતિ અને પછી આ વસ્તુ બતાવીશ અહીં આકૃતિમાં મોટે ભાગે કંઈ દેખાતું નથી એટલે તમે આ એક સ્ટાન્ડર્ડ કંડક્ટર લો હું આશા રાખું છું કે તે તમારા માટે વાંચવા યોગ્ય હશે જેને કોર કહેવામાં આવે છે અને આ ઇન્સ્યુલેશન છે પછી આગળ ત્યાં મેટાલિક આવરણ છે કારણ કે તમારે મેટાલિક આવરણ દ્વારા ઇન્સ્યુલેશનને આવરી લેવું પડશે અને પછી ત્યાં આ પ્લાસ્ટિક ઓવરશીથ પણ છે તેથી તમે જો ખાસ કરીને આ આકૃતિને જોશો તો ખરેખર આ તમારી ઓઇલ ડક્ટ કેબલ છે ઓઇલ ડક્ટ કેબલ વિશે અત્યારે ભૂલી જાવ પછી જુઓ ત્યાં આ પેપર ઇન્સ્યુલેશન છે ત્યાં ઉપર ઇન્સ્યુલેશન લીડ શીથ છે અને તે પછી રબર પણ છે અને આ કંડક્ટર છે આ કાર્બન બ્લેક અને મેટલાઇઝ્ડ પેપર પણ અહીં છે ત્યારબાદ ત્યાં સિલિકોન બ્રોન્ઝ રિઇન્ફોર્સમેન્ટમાં કમ્પાઉન્ડ કોટન ટેપ છે અને છેવટે તે પ્રૂફ્ડ કાપડ છે અને કમ્પાઉન્ડડ હેસિયન ડબલ ટેપ્સ લાગતું હતું તેથી તે કેબલ માટે ઘણી સામગ્રી છે આ પછીથી આપણે ઓઇલ ડક્ટ કેબલ અથવા ઓઇલ ભરેલા અથવા ગેસ ભરેલા કેબલ્સ પર આવીશું તેથીતમે શું કહો છો ત્યાં વિવિધ પ્રકારના કેબલ માટે ઘણા કોટિંગ્સ છે તેથી કેટલીકવાર તે સમતલ ટાઇપ ના છે તો કેટલીકવાર ત્રણ કોર ની બધી વસ્તુઓ જુદા જુદા મટીરીયલ સાથે બાંધવામાં આવે છે પણ તે આપણે પછીથી આવશે તેથી આગળ હવે કેબલ ના પ્રકાર છે તેથી પેપર ઇન્સ્યુલેટેડ મેટલ શેથડ પાવર કેબલ્સને સોલિડ અને પ્રેશરાઇઝ્ડ કેબલ તરીકે વર્ગીકૃત કરી શકાય છે પ્રથમ સોલિડ પ્રકારના કેબલ્સ આ કેબલ્સમાં કેબલની અંદરનું દબાણ વાતાવરણીય દબાણથી ઉપર જતું નથી અને સ્થાનિક સ્તરે તે તેનાથી પણ નીચે આવી શકે છે ઉદાહરણ તરીકે વોઈડ જો ત્યાં તેની રચનામાં કોઈપણ ફેરફાર હોય તો તે વાતાવરણીય દબાણ કરતા ઓછું હશે જેનાથી કેબલ તૂટી શકે છે મેં અહીં લખ્યું છે જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવ વધારે હોય ત્યારે પણ તે કેબલ તૂટી જશે 33 kV સુધીના વોલ્ટેજ માટેના કેબલ આ કેટેગરીના છે તેથી સોલિડ પ્રકારના કેબલનો ઉપયોગ 33 kV સુધી થાય છે આગળ એક તે પ્રેશરાઇઝ્ડ કેબલ છે આ કેબલમાં ઓઇલ ભરેલા કેબલમાં ઓઇલ અથવા ઓઇલ દ્વારા અથવા ગેસ પ્રેશર કેબલમાં ગેસ દ્વારા વાતાવરણીયની ઉપરના દબાણને જાળવવામાં આવે છે હું તમને ફક્ત એક આકૃતિ બતાવીશ કે જે ઓઇલ ભરેલું છે ગેસ પ્રેશર કેબલ્સનો ઉપયોગ 275 kV સુધી થાય છે જ્યારે ઓઇલ ભરેલા કેબલ્સનો ઉપયોગ 500 kV અથવા વધુ સુધી થાય છે તેથી હવે આમાંથી કદાચ આ એક સિંગલ કોર અથવા મલ્ટિ કોર ક્યાં તો સિંગલ કોર કેબલ અથવા મલ્ટિ કોર કેબલ છે તેથી સોલિડ સિંગલ કોર કેબલમાં વચ્ચે કન્ડકટર ની સાથે ઈમપ્રેગ્નેટેડ પેપર ઇન્સ્યુલેશન મેટાલિક શીથ અને ઉપર પ્લાસ્ટિક નું આવરણ છે એટલે કે આકૃતિ એકમાં જુઓ આ કોર છે કે ત્યાં કંડક્ટર છે પછી તેની ઉપર ઇન્સ્યુલેશન છે ઇન્સ્યુલેશન ઉપર મેટાલિક શીથ છે અને પછી શીથની ઉપર પ્લાસ્ટિક પણ છે આ સિંગલ કોર કેબલ છે તેથી આ આકૃતિ મેં એક પુસ્તકમાંથી લીધી છે આગળ આ થ્રી કોર અને 4 કોર બેલ્ટ્ડ કેબલ્સ છે હું તેના પર આવીશ તેથી મલ્ટિ કોર કેબલમાં ત્રણ કોર હોઈ શકે છે જે 3 ફેસ 3 વાયર સિસ્ટમ માટે છે અથવા 4 કોર જે 3 ફેસ 4 વાયર સિસ્ટમ્સ માટે છે અને તે બેલ્ટ્ડ પ્રકારની કેબલ હોઈ શકે છે તેથી બેલ્ટ્ડ કેબલમાં ઇન્સ્યુલેશનનો એક ભાગ વ્યક્તિગત રીતે પ્રત્યેક કોર પર લાગુ પડે છે અને બાકીનો આંકડો આકૃતિ 2 એ અને બીમાં બતાવ્યા પ્રમાણે એકંદર બેલ્ટ ના રૂપમાં હોઈ શકે છે અહીં આ ઘણી બધી વસ્તુઓ છે ખરેખર જો તમે આ જુઓ છો તો તમે તેને શું કહો છો તે કોર છે ઇન્સ્યુલેશનની અંદર તે કંડક્ટર છે અને પછી ત્યાં બેલ્ટ ઇન્સ્યુલેશન પણ છે જે આ બધી વસ્તુઓ ની આજુબાજુ છે તે કોર વચ્ચેનો દરેક ઇન્સ્યુલેશન પછી તેની આસપાસ આ બધી કોર પાસે ઇન્સ્યુલેશન છે પછી તમારી પાસે ઇન્સ્યુલેશનની જાડાઈ છે જે કંડક્ટર અને આવરણ કરશે આ કંડક્ટર અને આવરણ વચ્ચેના ઇન્સ્યુલેશનની જાડાઈ છે આગળ કંડક્ટર વચ્ચેની ઇન્સ્યુલેશનની જાડાઈ છે તેથી આ કંડક્ટર છે આ કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશનની જાડાઈ વચ્ચે ઇન્સ્યુલેશન છે હવે આ તરફ ધ્યાન આપો અહીં કોર ઇન્સ્યુલેશન છે તમે કોર ઇન્સ્યુલેશનની આસપાસ જુઓ છો તો ત્યાં બેલ્ટ ઇન્સ્યુલેશન મેં તમને કહ્યું હતું કે આ આર્મરની આસપાસ હોય છે આ આર્મરની રિંગ છે અને તેઓ અહીં એક બીજાને લપેટાયેલી છે તેથી તે રેપિંગ છે ત્યાં આ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ માટે ખરેખર 3 વાયર છે આ થ્રી કોર કેબલ્સ છે અહીં તે કંડકટર્સ છે જે રીતે તે બતાવવામાં આવ્યું છે આગળ તે 3 વાયર થ્રી કોર છે આ 4 કોર છે તેથી ત્યાં 4 કોર છે અને ફિલસૂફી સમાન રહે છે બધી બાબતો જે મેં કહ્યું તે જ અહીં છે તેથી ફક્ત જુઓ કે કંડક્ટર ઇન્સ્યુલેશન પર ઘણી બધી વસ્તુઓ લપેટી છે પછી તમે તે જ છો જેને તમે આર્મર તરીકે ઓળખો છો પછી કોર ઇન્સ્યુલેશન જરૂરી છે પછી તમારે કંડક્ટર અને શીથ વચ્ચે ઇન્સ્યુલેશન કરવું પડશે તેથી કેબલ બનાવવા માટે આ બધું જ જરૂરી છે તેથી તે તમારું જેને તમે 4 કોર કેબલ કહો છો તે છે તેથી આ બેલ્ટેડ કેબલ છે કારણ કે બધા એક જ વસ્તુમાં એક સાથે છે તેથી ખરેખર આ બેલ્ટેડ કેબલમાં ઇન્સ્યુલેશનનો એક ભાગ છે જે દરેક કોર પર વ્યક્તિગત રીતે લાગુ પડે છે અને બાકી બધા માં એકંદર બેલ્ટના રૂપમાં જે આકૃતિ 2 a અને b માં બતાવ્યા પ્રમાણે છે શરૂઆતમાં આ થોડો ભાગ થિયરી અને તે પછી આ બધી બાબતો ગાણિતિક ભાગમાં આવશે તેથી કેબલ ની સાથે મેટાલિક શીથ એન્ટીકોરોઝનસર્વિસિંગ આર્મર પૂરું પાડવામાં આવે છે અને બીજું પડ એન્ટીકોરોઝનસર્વિસિંગ છે બેલ્ટેડ કેબલનો ઉપયોગ 11kV સુધી થાય છે આગળ હવે પ્રેશરાઇઝ્ડ કેબલ્સ છે સોલિડ પ્રકારની કેબલ્સ ફક્ત 33kV સુધી યોગ્ય છે ઉચ્ચ વોલ્ટેજ પર વોઈડ માં આયનીકરણને કારણે કેબલ્સમાં ભંગાણ થવાની સંભાવના ઘણી વધારે છે એટલે કે વોઈડ માં તે આયનીકરણને કારણે ભંગાણની સંભાવના છે પ્રેશરાઇઝ્ડ કેબલ્સ માં વોઈડને વાતાવરણ કરતા વધારે દબાણ જાળવી રાખીને દૂર કરવામાં આવે છે તેથી ખાસ કરીને ઉચ્ચ વોલ્ટેજ માટે પ્રેશરાઇઝ્ડ કેબલ કાં તો ઓઇલ ફિલ્ડ કેબલ અથવા ગેસ પ્રેશર કેબલ છે પરંતુ તેના ઘણા ફાયદા અને ગેરફાયદા પણ છે દાખ્લા તરીકે કે ઓઇલ ફિલ્ડ કેબલ્સ સિંગલ કોર અને થ્રી કોર આ ખરેખર ઓઇલ ફિલ્ડ કેબલ છે આ આકૃતિ તે ઓઇલ ફિલ્ડ કેબલ્સ ની છે આ ઓઇલ ડક્ટ છે અને જો તમે જોશો તો તેમાં કંડક્ટર છે તેથી તે ખરેખર ઓઇલ ડક્ટ છે તેથી સિંગલ કોર અને થ્રી કોર ઓઇલ ફિલ્ડ કેબલ્સ 33 kV તેમજ 500 kV સુધીના ઉચ્ચ વોલ્ટેજ માટે યોગ્ય છે ઓઇલફિલ્ડ કેબલ્સ કેબલમાં સતત નળીઓ દ્વારા ઓછી વીસ્કોસીટીવાળા ખનિજ તેલ પૂરા પાડે છે આ નળી છે અને આ નળી દ્વારા આ રીતે તમારા તેલનો પ્રવાહ જાળવવો પડે છે તેનો અર્થ એ કે તમારી પાસે ઓઇલ નો જળાશય હોવો જોઈએ તેથી કેબલમાં નળી દ્વારા સતત ઓછી વીસ્કોસીટી વાળા ખનિજ તેલ પૂરા પાડવામાં આવે છે તે નળીઓ ઓઇલ જળાશય સાથે જોડાયેલા હોય છે ત્યાં પણ ઓઇલ નો ભંડાર હોવો આવશ્યક છે વિસ્તરણ અને સંકોચન ફક્ત ઓઇલ ની સપાટીમાં પરિવર્તન લાવે છે તેથી વિસ્તરણ અથવા સંકોચન નો વધારો જળાશયમાં ઓઇલ ની સપાટીમાં કોઈ ફેરફાર કરશે નહીં અને તેથી વોઈડમાં કોઈ પરિણામ અસર કરશે નહીં તેથી ત્યાં તેની રચનામાં કોઈપણ ફેરફાર થશે નહીં બીજો ફાયદો એ છે કે લીડના શીથની ફેરફાર દ્વારા અથવા પેપર ડાઇલેક્ટ્રિકના સંબંધિત ફેરફાર દ્વારા રચાયેલી કોઈપણ જગ્યા તરત જ ઓઇલ થી ભરાય જાય છે તેથી જો તે ઉદાહરણ તરીકે હોય તો લીડ શીથ અથવા તમારી આ વસ્તુ તમારા કાગળને આ કાપી નાખે છે તે ખરેખર લીડ શીથ અહીં છે પછી કમ્પાઉન્ડ કોટન ટેપ ત્યાં છે પછી ત્યાં કાર્બન બ્લેક અને મેટલાઇઝ્ડ પેપર પણ છે તે જોઈ શકાય તેવું છે તે બધું ત્યાં છે અને ત્યાં પેપર ઇન્સ્યુલેશન છે તેથી બીજો ફાયદો એ છે કે લીડના શીથની ફેરફાર અથવા પેપર ડાઇલેક્ટ્રિકના સંબંધિત ફેરફાર દ્વારા રચાયેલી કોઈપણ જગ્યા તરત જ ઓઇલ થી ભરાય છે તેથી રચનામાં કોઈપણ ફેરફારની સંભાવના નથી હવે ઓઇલ ફિલ્ડ કેબલ્સ માટે બ્રેકડાઉન ઇન્સેપ્શન તણાવ 300 થી 400 kV પ્રતિ સેન્ટિમીટર છે જે થોડી વધારેછે જે સોલિડ પ્રકારનાં કેબલ કરતા ઘણો વધારે છે તેથી તે ફાયદાકારક છે તેથી સામાન્ય ઓપરેટિંગ તનાવમાં નોંધપાત્ર વધારો થાય છે ઇન્સ્યુલેશન જાડાઈ મુખ્યત્વે ઈમપલ્સ બ્રેકડાઉન ની આવશ્યકતા દ્વારા સંચાલિત થાય છે સોલિડ પ્રકારનાં કેબલની ઇન્સ્યુલેશન જાડાઈ પાવર ફ્રીકવંશી પર ટકી રહી શકે તેવા વોલ્ટેજ દ્વારા સંચાલિત થાય છે પરંતુ અહીં ઇન્સ્યુલેશનની જાડાઈ મુખ્યત્વે ઈમપલ્સ બ્રેકડાઉનની જરૂરિયાત દ્વારા સંચાલિત થાય છે તેથી સેન્ટીમીટર દીઠ 130 kV સુધીની મહત્તમ તાણ 275 kV અને 400 kV ઓઇલ ફિલ્ડ કેબલ્સ માટે સ્વીકાર્ય છે તેથી 130 કેવી સેમી સુધીની મહત્તમ તાણ 275 અને 400 કેવી માટે સ્વીકાર્ય છે તેથી અહીં તે 300 થી 400 છે તેથી જે થોડું ઘણું તમારા મહત્તમ તાણને ખાસ કરીને ઓઇલ ફિલ્ડ કેબલ્સ માટે સ્વીકાર્ય છે હવે આગળ એક સિંગલ કોર ઓઇલ ફિલ્ડ કેબલ્સ માં તે કંડક્ટરની અંદર ઓઇલ ડક્ટ હોય છે જે કંડક્ટર છે તે હોલો અથવા શીથમાં છે હું તમને આકૃતિ બતાવીશ ત્રણ કોર કેબલમાં 3 ઓઇલ ડક્ટ હોય છે જો ત્યાં ત્રણ કોર હોય તો દરેક ફિલ્ટર જગ્યામાં એક એવી 3 ઓઇલ ડક્ટ હશે કેબલની અંદરનું દબાણ વાતાવરણીય નીચે ન આવવું જોઈએ અને આશરે 21 7 ગેજ થી નીચેની મર્યાદા નક્કી થયેલ છે તેથી તે નીચલી મર્યાદામાં વાતાવરણીય દબાણ થી નીચે આવવું જોઈએ નહીં તેથી આટલું ગેજ નક્કી કરેલ છે જ્યારે લોડ અચાનક વધી જાય ત્યારે ક્ષણિક દબાણ વિકસે છે તેથી જો કુદરતી ક્ષણિક દબાણ હશે તો તે લગભગ 8600 gauge થી વધુ વધવો ન થવો જોઈએ તેથી આ તે છે જે તમે કહો છો કે તમારે આ ઓઇલ ફિલ્ડ કેબલ્સ નો આ ભાગ જાળવવો પડશે આગળ એક તે છે જેને તમે ગેસફિલ્ડ કેબલ કહો છો તેથી આ કેબલમાં પેપર ડાઇલેક્ટ્રિક પેટ્રોલિયમ જેલીથી ભરેલી છે જેથી તેમાં કોઈ મુક્ત સંયોજન ન હોય કાગળ પરના સ્તરો વચ્ચેના આંતરસર્ગો પછી ગેસથી ભરેલા હોય છે સામાન્ય રીતે સુકા નાઇટ્રોજનના દબાણ પર 1380 સંમિશ્ર ડાઇલેક્ટ્રિક બનાવે છે લીડના આવરણ દ્વારા દબાણ જાળવવામાં આવે છે તેથી આ ગેસફિલ્ડ કેબલ માટે છે ગેસફિલ્ડ કેબલમાટે થોડો ફાયદો છે ગેસ ફિલર જગ્યાઓ દ્વારા સમગ્ર કેબલમાં વહે છે જ્યાં પૂરક જગ્યાઓ છે અને મારી પાસે આ ગેસ ફિલ માટે અહીં આકૃતિ નથી પરંતુ ગેસ પૂરક જગ્યાઓ દ્વારા સમગ્ર કેબલમાં વહે છે પરંતુ ડાઇલેક્ટ્રિક અને કંડકટર સ્ટ્રાન્ડમાં અંતર છે પરંતુ એક ફાયદો એ છે કે અહીં કોઈ પુરવઠાની જરૂર નથી અને જો વોઈડ રચના ફક્ત પકડી રાખવામાં આવે છે તો ત્યાં સિંગલ કોર કેબલમાં ગેસના અક્ષીય પ્રવાહને મંજૂરી આપવા માટે શીથની એક નાની મંજૂરી બાકી છે તેથી ગેસના અક્ષીય પ્રવાહને મંજૂરી આપવા માટે ત્યાં એક નાની મંજૂરી હોવી જોઈએ મલ્ટી કોર કેબલ્સના કિસ્સામાં આવી મંજૂરી જરૂરી નથી કારણ કે પૂરક જગ્યાઓ અને સ્ટ્રાન્ડ ગેસના પ્રવાહ માટે પૂરતા પ્રમાણમાં નીચા રેઝિસ્ટન્સ પૂરું પાડે છે ઓઇલ ફિલ્ડ કેબલ્સ પર ગેસફિલ્ડ કેબલનો ફાયદો એ છે કે ઓઇલ પ્રેશર જળાશયો અને અન્ય બાહ્ય ઓપરેટર્સ જરૂરી નથી અને હજી પણ આયનીકરણ ટાળવામાં આવે છે કારણ કે ઉચ્ચ પ્રેશરમાં વોઈડ ગેસથી ભરાય છે તેથી તેનો અર્થ એ છે કે જો ત્યાં કોઈ રદબાતલ રચના થાય છે તો ત્યાં ઉચ્ચ દબાણમાં વોઈડ ગેસ દ્વારા રદબાતલ કરવામાં આવશે તેથી આ તેનો ફાયદો છે અને તમે જેને ગેસ પ્રેશર કેબલ્સ કહો છો તેના માટે ઓઇલનો કોઈ જળાશય જરૂરી નથી મારી પાસે આકૃતિ અહીં છે તે જુઓ તે બાહ્ય ગેસ પ્રેશર કેબલ અહીં છે તેથી આ આકૃતિ અમે બનાવી શકતા નથી પરંતુ તેના પરથી તમે કેટલુંક સમજી શકશો ગેસ માટે અને કોઈપણ રદબાતલ રચનામાં કોઈ વાયર છે જે ત્યાં ઉચ્ચ દબાણમાં રદબાતલનું સ્થાન લેશે તેથી ભંગાણ થવાની કોઈ સંભાવના નથી આ ગેસ પ્રેશર કેબલ્સ છે અને આ બાહ્ય ગેસ પ્રેશર કેબલ્સ છે તેથી વિવિધ પ્રકારના કેબલ્સ છે મારો અર્થ એ છે કે બધી વસ્તુઓ હું તમારી સામે લાવી શકતો નથી પરંતુ કેટલીક બાબતો માટે તમારે પુસ્તક પર આધાર રાખવો પડશે કારણ કે જ્યાં સુધી તમે કેટલાક પાવર પ્લાન્ટ અથવા સબસ્ટેશન પર જાઓ નહીં ત્યાં સુધી તે કેબલ ઉપલબ્ધ નહીં હોય તેથી તમે આ પ્રકારના કેબલ્સ પર એક નજર નાખી શકો છો આગળ એક બીજી કેબલ છે જે હાઇ વોલ્ટેજ માટે વપરાયેલી છે બાહ્ય પ્રેશરકેબલ આ કેબલ્સમાં કંડક્ટર કોર ઇન્સ્યુલેટેડ પછી ઈમપ્રેગ્નેટેડ અને શીથથી કવર કરેલી છે છે તેને સ્ટીલની પાઇપમાં મૂકવામાં આવે છે જે સામાન્ય રીતે લગભગ 12 થી 15 વાતાવરણીય પ્રેશરના દબાણમાં નાઇટ્રોજન ગેસ થી ભરાય છે તેથી તેનો અર્થ એ છે કે આ બાહ્ય ગેસ પ્રેશર કેબલ છે આ આકૃતિ બાહ્ય ગેસ પ્રેશર કેબલ માટે છે તેથી આનો ઉપયોગ પણ થાય છે પરંતુ દબાણ 12 થી 15 વાતાવરણીય દબાણ તમારે જાળવવું પડશે બાહ્ય ગેસ પ્રેશરના ના કારણે વોઈડ્સની અંદર આયનીકરણ ગોઠવવા માટેના જરૂરી વોલ્ટેજ વધે છે તદુપરાંત બાહ્યપ્રેશર વોઈડ્સને બંધ કરવાનું વલણ ધરાવે છે તેથી જો ત્યાં રદબાતલ રચનાઓ છે તો તમારા ભંગાણનો કોઈ પ્રશ્ન નથી પરંતુ આવા કેબલ્સની ડિઝાઇન બનાવટ ખૂબ જટિલ છે પરંતુ આ થીયરી વિશેના તમારા કેટલાક વિચારો છે સોલિડ પ્રકારનાં કેબલની તુલનામાં આ ગોઠવણી બે ગણું વર્કિંગ વોલ્ટેજ અને ત્રણ ગણું વર્કિંગ કરંટ આપે છે ઓપરેટિંગ વોલ્ટેજ અને કરંટનો વધારો દ્વારા વધારો ખર્ચ ઓફસેટ કરતા વધુ છે તેથી તમને જે ટેકનિકલ લાભ મળશે તે સંપૂર્ણ રૂપે સરભર કરવામાં આવશે આ ઉપરાંત સ્ટીલ પાઇપ કેબલ માટે આદર્શ યાંત્રિક સુરક્ષા પૂરી પાડે છે તેથી આ તમારી સ્ટીલ પાઇપ છે એનો અર્થ એ કે તમારે વધારાનો ખર્ચ કરવો પડશે તેથી આ તે થોડી થોડી કેબલ થિયરીઓ છે કેટલીક આકૃતિઓ આપણે પછી થી જોઈશું પરંતુ કોઈક રીતે મારે આ બધું ટૂંકું કરવું પડશે કારણ કે મને લાગે છે કે કેબલ ઘણું લાંબુ પ્રકરણ છે અને આપણે હજી બીજા ઘણા અન્ય વિષયો આવરી લેવાના છે તેથી જ હું તમને એકસાથે 5 સંદર્ભ પુસ્તકો આપીશ અને તે પુસ્તકો તમે કૃપા કરીને વાંચજો જેથી ઘણું બધું તમને તેમાંથી મળી જશે હું તમને 5 સંદર્ભ પાઠયપુસ્તક વાંચવા માટે આપીશ આગળ કેબલનો ઇફેક્ટિવ કંડકટર રેઝિસ્ટન્સ છે અહીં તેને ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ કહે છે તે કદાચ R ઇફેક્ટિવ છે તેથી કેબલના દરેક કંડકટર માટે તે R ઇફેક્ટિવ ડીસી રેઝિસ્ટન્સ ને ધ્યાનમાં લઈને ગણવું પડશે આ ખરેખર ડીસી રેઝિસ્ટન્સ સ્કીન ઇફેક્ટ પછી પ્રોકસીમીટી ઇફેક્ટ શીથ લોસ અને આર્મર લોસ છે આ સ્કીન ઇફેક્ટ અને પ્રોકસીમીટી ઇફેક્ટ તમે તમારા ઇન્ડક્ટન્સ ગણતરી પ્રકરણોમાં અભ્યાસ કર્યો છે તેથી આ બધી બાબતો તમારે કેબલના ઇફેક્ટિવ કંડકટર રેઝિસ્ટન્સ ની ગણતરી માટે ધ્યાનમાં લેવી પડશે પ્રથમ તે ડીસી રેઝિસ્ટન્સ છે તો હવે ડીસી રેઝિસ્ટન્સ પર આવો તેથી ડીસી રેઝિસ્ટન્સની ગણતરીમાં રેઝિસ્ટન્સમાં થતો વધારો તાપમાન ની સ્ટ્રેન્ડિંગ અને લાઇગ અસર ના કારણે થાય છે જેને તમારે ધ્યાનમાં લેવું જોઈએ તમારે પહેલા આ ધ્યાનમાં લેવું પડશે પ્રેશરાઇઝ્ડ કેબલ માટે કંડકટરનું તાપમાન 85 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોવું જોઈએ નહીં અન્ય કેબલ્સ માટે સ્પષ્ટ કરેલ તાપમાન 50 થી 75 ડિગ્રી સેલ્સિયસ સુધી બદલાય છે મહત્તમ તાપમાન પર ડીસી રેઝિસ્ટન્સ 20 ડિગ્રી સેલ્સિયસ કરતા 20 ટકા વધુ હોઈ શકે છે સ્ટ્રેન્ડિંગ ની ગણતરી કરવા માટે રેઝિસ્ટન્સ ને 1 02 દ્વારા ગુણવામાં આવે છે એટલે કે 2 ટકાનો વધારો થાય છે અને મલ્ટિ કોર કેબલમાં ફરી 1 02 દ્વારા ગુણવામાં આવે છે એટલે કે ફરી 2 ટકાનો વધારો થાય છે સ્ટ્રેન્ડ્સ અને મેન્યુફેક્ચરીંગ કોરના પરિણામે કંડક્ટરની વધારાની લંબાઈ ની ગણતરીમાં વધારો થાય છે તેથી આ 2 ટકા વસ્તુઓ તમારે ગુણાકાર કરવાની છે જેથી વધુ કે ઓછા તમને મળશે કે જેને તમે વધુ કે ઓછા સચોટ મૂલ્યો કહો છો આગળ હવે સ્કીન ઇફેક્ટ છે સ્કીન ઇફેક્ટ નો અભ્યાસ તમે કર્યો જ હશે તેથી તે અહીં આવરી લેવામાં આવશે નહીં ફક્ત તેની અસર કેબલ પર કેવી હશે તે આપવામાં આવશે સ્કીન ઇફેક્ટને કારણે રેઝિસ્ટન્સમાં થતો વધારો મુખ્યત્વે ક્રોસ વિભાગીય ક્ષેત્ર પર આધારિત છે જે તમે જાણો જ છો ઉદાહરણ તરીકે 400 millimeter 2 અને 600 millimeter2 ક્રોસ વિભાગીય વિસ્તારો માટે 50 હર્ટ્ઝના રેઝિસ્ટન્સમાં વધારો અનુક્રમે લગભગ 3 તેથી આ સ્કીન ઇફેક્ટમાટે છે કંડકટર નો આ ક્રોસ વિભાગીય ઉપયોગ કરીને તમે પણ તેની અંદાજિત ગણતરી કરી શકો છો પરંતુ તમે ઇન્ડડક્ટન્સ પ્રકરણમાં સ્કીન ઇફેક્ટ અને પ્રોકસીમીટી ઇફેક્ટ નો પણ અભ્યાસ કર્યો હશે તેથી આ કંડક્ટરના ક્રોસ સેક્શન ઉપર કરંટ ના ચુંબકીય ક્ષેત્રને કારણે કરંટ ડેન્સિટીની બિન સમાનતા ને લીધે રેઝિસ્ટન્સ માં વધારો થાય છે અને બીજા તબક્કામાં આપેલા કદ માટે થ્રી કોર બેલ્ટવાળા કેબલ્સ કરતા સિંગલ કોર કેબલ્સમાં કંડક્ટર વધારે છે તેથી તમારે પ્રોકસીમીટી ઇફેક્ટ પણ ધ્યાનમાં લેવી પડશે તમે તમારા કોલેજમાં તમારા પાવર સિસ્ટમ વિશ્લેષણ કોર્સમાં એટલે કે તમારા ઇન્ડક્ટન્સ પ્રકરણમાં પ્રોકસીમીટી ઇફેક્ટનો પણ અભ્યાસ કર્યો જ હશે તેથી તે વસ્તુઓ આપણે અહીં શીખવાડીશું નહીં કેબલમાં ફક્ત ગણતરીના હેતુ માટે તે અહીં બતાવવામાં આવી છે હવે થ્રી કોર બેલ્ટ્ડ કેબલ્સ માંપ્રોકસીમીટી ઇફેક્ટને કારણે રેઝિસ્ટન્સ માં વધારો થાય છે જે સ્કીન ઇફેક્ટ ને કારણે થતા વધારા જેટલો જ વધારો થાય છે મારો મતલબ બંને વધારો પ્રોકસીમીટી અને સ્કીન ઇફેક્ટ પર સરખી અસર કરશે ઓપરેટિંગ તાપમાન પર ડીસી રેઝિસ્ટન્સને સ્ટ્રેન્ડિંગલેઈગ તરીકે પછી સ્કીન ઇફેક્ટ અને પ્રોકસીમીટી ઇફેક્ટ ને એસી રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આપણે Rac તરીકે ઓળખીશું આભારફરીથી આપનું સ્વાગત છે